આપણે જોયું કે Y જોડાણ માં લાઈન થી લાઈન વોલ્ટેજ માં 30o નો ફેઝ શિફ્ટ હોય છે આપણે ધીરે ધીરે પર યુનીટ પર આવીશું હવે આપણે હાય વોલ્ટેજ તરફ ના Y જોડાણ ને 'H' થી દર્શાવીએ અને લો વોલ્ટેજ તરફ ના જોડાણ ને 'X' થી દર્શાવીએ આપણે ફેઝ 'a' ને જ ધ્યાન માં લઈશું અહી Y જોડાણ તરફ હાય વોલ્ટેજ છે અને જોડાણ તરફ લો વોલ્ટેજ છે લાઈન માટે સબસ્ક્રીપ્ટ L અને ફેઝ માટે સબસ્ક્રીપ્ટ P લઈશું અહી N1 હાય વોલ્ટેજ વાઈન્ડિંગ ના એક ફેઝ ના ટર્ન્સ ની સંખ્યા છે અને N2 લો વોલ્ટેજ વાઈન્ડિંગ ના એક ફેઝ ના ટર્ન્સ ની સંખ્યા છે હવે અહી ટ્રાન્સફોર્મર ટર્ન્સ રેશીયો a N1N2 VHPVXPથશે જયાંVHP હાય વોલ્ટેજ બાજુ ના ફેઝ વોલ્ટેજ અને VXP લો વોલ્ટેજ બાજુ ના ફેઝ વોલ્ટેજ છે અહી હાય વોલ્ટેજ બાજુ ના ફેઝ વોલ્ટેજ એVAnVBnઅથવાVCnહોય છે અને લો વોલ્ટેજ બાજુ ના ફેઝ વોલ્ટેજ એVABVBCઅથવાVCAહોય છે હવે લાઈન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ ના મેગ્નિટયુડ વચ્ચે નીચે પ્રમાણે નો સંબંધ છે VHL 3VHPઅને VXLVXP તેથી Y ટ્રાન્સફોર્મર માટે લાઈન વોલ્ટેજ મેગ્નિટયુડ નો રેશીયો VHLVXL3 VHPVXP 3 a 3 N1N2N1N23 થશે Y અથવા Y બેંક્સ સાથે કાર્ય કરતી વખતે જોડાણ ને તેના સમકક્ષ Y જોડાણ થી બદલવું અનુકૂળ રહે છે અને પછી આપણે ફક્ત એક ફેઝ પર કાર્ય કરીશું સંતુલિત જોડાણ માટે Y ન્યુટ્રલ અને જોડાણ ના સમકક્ષ Y ના ન્યુટ્રલ પર વિદ્યુતસ્થિતિમાન સમાન હોવાથી તે બંને ને સાથે જોડી શકાય છે અને એક ન્યુટ્રલ વાહક દ્વારા રજૂ કરી શકાય છે જેથી તેને સિંગલ લાઈન ડાયાગ્રામ દ્વારા રજુ કરી શકાય આપણે તે પછી જોઈશું અત્યાર સુધી મેં આકૃતિ માં વાઈન્ડિંગ્સ દર્શાવ્યા નથી હવે Y Y જોડાણ ને ધ્યાન માં લો આકૃતિ 4 અને 4 માં 3 ફેઝ Y Y ટ્રાન્સફોર્મર ની સિંગલ ફેઝ સમકક્ષ રજૂઆત દર્શાવેલ છે અને આકૃતિ 4 માં સિંગલ લાઈન ડાયાગ્રામ દર્શાવેલ છે અહી Y Y જોડાણ માં A B અને C દર્શાવેલ છે n એ ન્યુટ્રલ છે દરેક જગ્યા પર " અને ' ' ની પોલારીટી બતાડેલ છે વોલ્ટેજ VAnVBnઅને VCnછે અને વિદ્યુતપ્રવાહ IA IB અને IC છે અને બીજી બાજુ ફેઝ ab અને c છે આ એક સંતુલિત સિસ્ટમ છે તેથી તેને સિંગલ લાઈન ડાયાગ્રામ દ્વારા રજુ કરી શકાય છે એટલે અહી એક જ ફેઝ a દર્શાવેલ છે અહી પ્રાયમરી બાજુ વિદ્યુતપ્રવાહ IA વોલ્ટેજ VAnઅને સેકન્ડરી બાજુ વિદ્યુતપ્રવાહ Ia અને વોલ્ટેજ Van છે આ સિંગલ લાઈન ડાયાગ્રામ ટ્રાન્સફોર્મર Y Y છે પછી જ્યારે આપણે લોડ ફ્લો સ્ટડીઝ નો અભ્યાસ કરીશું ત્યારે આપણે વધારે જોઈશું અહીં મેગ્નેટાઇઝિંગ ઘટક આ રજૂઆત માટે અવગણવામાં આવેલ છે તો આ 3 ફેઝ Y Y ટ્રાન્સફોર્મર ની સિંગલ ફેઝ સમકક્ષ રજૂઆત અને સિંગલ લાઈન ડાયાગ્રામ હતા હવે આપણે Y જોડાણ જોઈએ હવે અહી Y બાજુ હાય વોલ્ટેજ અને બાજુ લો વોલ્ટેજ હોય છે Y બાજુ ના દરેક ફેઝ માં ટર્ન્સ ની સંખ્યા N1 છે અનેબાજુ N2 છે Y બાજુ લાઈન થી ન્યુટ્રલ વોલ્ટેજ VAnVBnઅને VCnછે અને વિદ્યુતપ્રવાહ IA IB અને IC છે બાજુ ab અને c છે તો આપણે જોઈ ગયા કે VHLVXL3 N1N2 છે હવે VHL 3VAnઅને VXL3Van છે તેથી VHLVXL 3VAn3Van VAnVanથાય તેથી VAnVan3 N1N2N1N23 થાય અને VAnVan N1N23 એમ લખી શકાય VHLVXL3 VHPVXP 3 a 3 N1N2N1N23 અહી ટર્ન્સ N2 કંઈક આ પ્રમાણે હોય છે હું તમને ફરીથી દોરીને બતાવું છું અહી બિંદુ ab અને c છે તેને સમકક્ષ Y કંઈક આવું છે આ ન્યુટ્રલ છે Y બાજુ ના દરેક ફેઝ માં ટર્ન્સ ની સંખ્યા N1 છે અનેબાજુ N2 છે લાઈન થી ન્યુટ્રલ વોલ્ટેજ VAnછે અનેVAnVan N1N23 થાય છે હું આશા રાખું છું કે આ બધું તમે સમજી ગયા હશો ∆ Y જોડાણ પણ આ જ રીતે સમજી શકાશે અહી આકૃતિ 5 દર્શાવે છે કે ∆ બાજુ ને તેના સમકક્ષ Y દ્વારા બદલ્યું છે આકૃતિ 6 એ Y ટ્રાન્સફોર્મર ની સિંગલ ફેઝ સમકક્ષ રજૂઆત દર્શાવે છે આકૃતિ 7 માં સિંગલ લાઈન ડાયાગ્રામ દર્શાવેલ છે અહી Y બાજુ વિદ્યુતપ્રવાહ IA વોલ્ટેજ VAnઅને ∆ બાજુ વિદ્યુતપ્રવાહ Ia અને વોલ્ટેજ Van છે Y બાજુ ટર્ન્સ ની સંખ્યા N1 છે અનેબાજુ N23 છે Y હંમેશા ગ્રાઉન્ડ હોય છે જે અહીદર્શાવેલ નથી અને આ Y ટ્રાન્સફોર્મર નો સિંગલ લાઈન ડાયાગ્રામ છે હું આશા રાખું છું કે તમે આ સમજી ગયા હશો તો ફરી એક વાર અહી ∆ બાજુ ટર્ન્સ ની સંખ્યાN23 હોય છે N2 નથી હોતી હવે આપણે પર યુનિટ સિસ્ટમ પર આવીએ આ બધું સમજી ગયા બાદ પર યુનિટ સિસ્ટમ ખૂબ સરળ લાગશે પાવર સિસ્ટમ માં મુખ્યત્વે ચાર કવાંટીટીઝ હોય છે વિદ્યુતપ્રવાહ વોલ્ટેજ ઇમ્પીડેન્સ અને પાવર મોટે ભાગે આ ચાર કવાંટીટીઝ પર યુનિટ માં વ્યક્ત થાય છે ઉદાહરણ તરીકે જો ટ્રાન્સમીશન લાઈન ના બેઝ વોલ્ટેજ 220 kV છે અને ટ્રાન્સમીશન લાઈન ના લાઈન ટુ લાઈન વોલ્ટેજ 210 kV છે તો પર યુનિટ 210220 0 954 pu થશે તે પરિમાણહીન કવાંટીટી બનશે પર યુનિટ નો એક મોટો ફાયદો એ છે કે બેઝ કવાંટીટીઝ ને યોગ્ય રીતે સ્પષ્ટ કરીને ટ્રાન્સફોર્મર ની સમકક્ષ સર્કિટ સરળ કરી શકાય પર યુનિટ માં વ્યક્ત કરતી વખતે ટ્રાન્સફોર્મર ના પ્રાયમરી કે સેકન્ડરી નો સમકક્ષ ઇમ્પીડેન્સ સમાન રહેશે આ બીજો મોટો ફાયદો છે પર યુનિટ નો અન્ય ફાયદો છે વિવિધ પ્રકાર ની ઇલેક્ટ્રિકલ કવાંટીટી ની લાક્ષણિકતા અને રેટિંગ ની તુલના અને તે રેટિંગ ઇમ્પીડેન્સ ના પર યુનિટ માં રજૂઆત કરીને આપવામાં આવે છે મારો મતલબ છે કે ટ્રાંસફોર્મર સિંક્રોનસ જનરેટર લાઇન માં બેઝ કવાંટીટીઝ પસંદ કરતી વખતે તમે દરેક કવાંટીટીઝ ને પર યુનિટ મૂલ્યો માં રૂપાંતરિત કરી શકો આ એક મોટો ફાયદો છે અને જ્યારે બધી જ કવાંટીટીઝ પર યુનિટ મૂલ્યો માં રૂપાંતરિત થશે ત્યારે સર્કિટ ડાયાગ્રામ માં થી અલગ વોલ્ટેજ સ્તર અદૃશ્ય થઈ જશે ધારો કે જનરેટિંગ સ્ટેશન માંથી 10 6 kV વોલ્ટેજ સ્ટેપ અપ થઈ 220 kV થાય છે 220 kV લાઇન પછી 132 kV માં જાય છે ત્યાર બાદ 13266 kV અને 6633 kV એમ આગળ જાય છે પછી આપણે વિતરણ પ્રણાલી ના ડાઉનસ્ટ્રીમ પર આવીશું તો આ બધા વોલ્ટેજ સ્તર નો ઉલ્લેખ કરવાને બદલે જો તમે યોગ્ય બેઝ પસંદ કરો તો તે મુજબ તમામ વોલ્ટેજ રૂપાંતરિત થઈ જશે અને સર્કિટ માંથી અલગ વોલ્ટેજ નું સ્તર અદૃશ્ય થઈ જશે આ એક મોટો ફાયદો છે તેથી આ બધી કવાંટીટીઝ ને યોગ્ય ઇમ્પીડેન્સ દ્વારા રજૂ કરી શકાય છે તેથી પર યુનિટ કવાંટીટી વાસ્તવિક કવાંટીટી કવાંટીટી ની બેઝ વેલ્યુ આ સમીકરણ 2 છે આપણે કવાંટીટીઝ ને પરિમાણહીન બનાવી રહ્યા છીએ અને તમારે પર યુનિટ સિસ્ટમ માં ફેરવ્યા બાદ ઇલેક્ટ્રિક સિદ્ધાંતો માન્ય રહે તે ધ્યાન માં રાખવું પડશે ધારો કે પાવર Spu SSB વોલ્ટેજ Vpu VVB વિદ્યુતપ્રવાહ Ipu IIBઅને ઇમ્પીડેન્સ Zpu ZZBછે આ સમીકરણ 3 છે અહી S V I અને Z એ કોમ્પ્લેક્સ કવાંટીટીઝ છે અને SBVBIBઅને ZBએ વાસ્તવિક કવાંટીટીઝ છે અહી S અપેરન્ટ પાવર છે જે વોલ્ટ એમ્પીયર માં વિદ્યુતપ્રવાહ એમ્પીયર માં અને ઇમ્પીડેન્સ ઓહમ માં હશે SBVBIBઅને ZBએ વાસ્તવિક કવાંટીટીઝ છે પર યુનિટ સિસ્ટમ ને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવા માટે ન્યૂનતમ ચાર કવાંટીટીઝ આવશ્યક છે વિદ્યુતપ્રવાહ વોલ્ટેજ ઇમ્પીડેન્સ અને પાવર તો બે સ્વતંત્ર બેઝ વેલ્યુ ને પાવર સિસ્ટમ ના એક તબક્કે કોઈ પણ રીતે પસંદ કરી શકાય છે સામાન્ય રીતે 3 ફેઝ બેઝ વોલ્ટ એમ્પીયર SBઅથવા B અને લાઇન ટુ લાઇન બેઝ વોલ્ટેજ VBઅથવા B પસંદ કરવામાં આવે છે

પર યુનિટ સિસ્ટમ માં ઇલેક્ટ્રિક સિદ્ધાંતો માન્ય રહે તે માટે નીચેના સંબંધો નો ઉપયોગ અન્ય બેઝ મૂલ્યો માટે થવો આવશ્યક છે તેથી 3 B IB B IB B3 B આ સમીકરણ 4 છે અને ZB B 3 IB આ સમીકરણ 5 છે હવે સમીકરણ 5 માં સમીકરણ 4 ની કિંમત મુકતા ZB B 2B આ સમીકરણ 6 છે આનો એકમ ઓહમ માં હશે અહી પર યુનિટ કિંમતો માં રજૂ કરેલ ફેઝ અને લાઈન કવાંટીટીઝ સમાન હશે અને સર્કિટ સિદ્ધાંતો માન્ય છે હવે પાવર Spu Vpu Ipu છે આ સમીકરણ 7 છે જયાં Spu પર યુનિટ કોમ્પ્લેક્સ પાવર Ppu j Qpu Vpu પર યુનિટ વોલ્ટેજ Ipu પર યુનિટ કરંટ નું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ અને Vpu Zpu Ipu છે આ સમીકરણ 8 છે રેટેડ વોલ્ટેજ પર લોડ દ્વારા વપરાશ માં લેવાતા પાવર ને પણ પર યુનિટ ઇમ્પીડેન્સ દ્વારા રજૂ કરી શકાય 3 ફેઝ કોમ્પ્લેક્સ લોડ પાવર S Load 3ɸ છે Vphase IL આ સમીકરણ 9 છે જયાં S Load 3ɸ 3 ફેઝ કોમ્પ્લેક્સ લોડ પાવર Vphase ફેઝ વોલ્ટેજ IL પર ફેઝ લોડ કરંટ નું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ અહી 3ɸ છે તેથી 3 સાથે ગુણાકાર કરેલ છે જે સમજી શકાય એવું છે હવે ફેઝ લોડ કરંટ IL VphaseZL આ સમીકરણ 10 છે જયાં ZL લોડ ઇમ્પીડેન્સ પર ફેઝ છે સમીકરણ 9 માં સમીકરણ 10 મુજબ IL ની કિંમત મુકતા S Load 3ɸ 3 Vphase 3 Vphase2ZL તેથી ZL 3 Vphase2SLoad 3ɸ આ સમીકરણ 11 છે હવે બંને બાજુ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ લેતા ZL 3 Vphase2SLoad 3ɸ હવે લોડ ઇમ્પીડેન્સ પર યુનિટ Zpu ZLZB આ સમીકરણ 12 છે સમીકરણ 11 માંથી ZL અને સમીકરણ 6 માંથી ZB ની કિંમત મુકતા Zpu 3 Vphase2SLoad 3ɸ BB 2 આ સમીકરણ 13 છે હવે VL L 3 Vphase VL L2 3 Vphase2 આ સમીકરણ 14 છે સમીકરણ 14 ની કિંમત સમીકરણ 13 માં મુકતા Zpu VL L2SLoad 3ɸ BB 2 Zpu VL L2B 2

1SLoad Zpu Vpu2SLoad આ સમીકરણ 15 છે તો આ કજ્યુગેટ લોડ છે અને આ પર યુનિટ લોડ છે